તેથી હમણાં જ જોયું છે કે ઈક્વિવેલેન્ટ Δ સોર્સ ટ્રાન્સફોર્મેશન ને સ્ટાર સોર્સની ઈક્વિવેલેન્ટ કહે છે તેથી તે કેવી રીતે કરી શકે છે તેથી વાસ્તવમાં આ તે જ છે જો તે Vab Vbc Vca હોય તો તે Δ કહેવામાં આવે છે જેથી આ દિશામાં Vbc અને આ દિશામાં Vca છે પછી ઈક્વિવેલેન્ટ સ્ટાર બનાવો અને આ પોઇન્ટને n તરીકે ચિહ્નિત કરો તેથી હવે આ બધા સંબંધો છે અને એક વસ્તુ છેઆ વસ્તુ કે જે નોંધ કરો કે આ વોલ્ટેજની વચ્ચેનો એંગલ છે તેમાં ડિફ્રન્સ 120o હોવો જોઈએ આ બધાને Δ કેસમાં VAN VL √ 3 Vp √3 એંગલ લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ જોયું છે તેથી એવી જ રીતે VAN Ia જે Zy VL √ 3 એંગલ 30 o Vp √ 3 એંગલ 30 o હશે એવી જ રીતે VBN માટે અને તેવી જ રીતે VCN માટે હશે તેથી આને ઈક્વિવેલેન્ટ Δ સોર્સ થી સ્ટાર સોર્સમાં ટ્રાન્સફોર્મેશન કહેવાય છે તેથી આગળ એક સ્મોલ ઉદાહરણ લો કે ફેઝ ઈમ્પેડન્સ 40 j 25 Ω સાથે બેલેન્સ સ્ટાર કનેક્ટેડ લોડ એક બેલેન્સ પોઝિટીવ સિક્વન્શ Δ કનેક્ટેડ સોર્સ દ્વારા પૂરો પાડવામાં આવે છે પોઝિટીવ સિક્વન્શ કહો Δ કનેક્ટેડ સોર્સનો અર્થ છે કે તે 210 વોલ્ટના લાઇન વોલ્ટેજ સાથે a b c સિક્વન્શ લેશે Vab ને રેફરન્સ ફેઝર તરીકે ઉપયોગ કરીને ફેઝ કરંટની ગણતરી કરો તેથી Zy જે સ્ટારમાં જોડેલ છે આ Z સ્ટાર છે અથવા Zy જે 40 j 25 47 17 એંગલ 32o Ω આપેલ છે અને Vab એ રેફરન્સ વોલ્ટેજ છે તેથી અહીં તે લાઇન વોલ્ટેજ ટુ લાઇન વોલ્ટેજ સાથે છે એટલે કે તે લાઈન ટુ લાઇન વોલ્ટેજ છે જ્યારે પણ લાઇન વોલ્ટેજ કહો ત્યારે તે લાઇન ટુ લાઇન વોલ્ટેજ છે જ્યારે પણ ફેઝ વોલ્ટેજ કહો ત્યારે તે ફેઝ ટુ ન્યુટ્રલ છે તેથી Vab 210 એંગલ 0o આ રેફરન્સ લેવાનો છે તેથી Ia Vab √ 3 એંગલ - 30o Zy છે હમણાં જ આ ફોર્મ્યુલા મેળવી છે તેથી ફક્ત આમાંથી જાઓ તેથી જો Vab 200 210 જો Vab અને Zy ને સબસ્ટિટ્યૂટ થાય તો 2 57 એંગલ 62o એમ્પીયર મળશે આ Zy આપવામાં આવ્યું છે અને Vab પણ આપવામાં આવે છે તેથી તેને ફક્ત સિમ્પ્લિફાઇ કરો તો તે 2 57 એંગલ 62o એમ્પીયર મળશે તેથી હવે Ib Ia એંગલ 120 o જાણો છો તેથી આ Ia ની વેલ્યુ 2 57 એંગલ 62o છે અહીં સબસ્ટિટ્યૂટ કરો જો અહીં સબસ્ટિટ્યૂટ વિકલ્પ હોય તો તે 62 120 એંગલ જે 182 o હશે અને કરંટના આ મેગ્નિટ્યુડનો ઉલ્લેખ 2 57 એમ્પીયર તરીકે કરવામાં આવશે એવી જ રીતે Ic Ia એંગલ 120o પણ તેથી અહીં તે Ia 2 57 એંગલ 62 120 હશે તેથી તે 58o એમ્પીયર હશે આગળ બેલેન્સ સિસ્ટમમાં પાવર છે હવે લોડ દ્વારા એબ્સોર્બ થતા ઇન્સ્ટન્ટટેનિયસ પાવરની તપાસ શરૂ કરો તેથી સિસ્ટમમાં પાવર બેલેન્સ છે કારણ કે થ્રી ફેઝ પાવર પણ જોવો પડશે આ વાસ્તવમાં સ્ટાર કનેક્ટેડ લોડ માટે ફેઝ વોલ્ટેજ VAN છે ફેઝ વોલ્ટેજ VAN કહી શકાય તેને કેપિટલ AN સ્ટાર કનેક્ટેડ લોડ બનાવી રહ્યા છે તેથી મારો મતલબ છે કે તે કંઈક આના જેવું છે ધારો કે મેં અગાઉ પણ તે બનાવ્યું છે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે અને આ કેપિટલ A કહો આ કેપિટલ B છે અને આ C છે અને આ કેપિટલ N છે અને તેથી જ આને VAN કહેવામાં આવે છે આ VAN છે આ VBN છે અને આ VCN છે અને ફેઝ વોલ્ટેજ Vp છે એટલે કે તે મેગ્નિટ્યુડ છે એ ફેઝ વોલ્ટેજનું મેગ્નિટ્યુડ છે જે rms વેલ્યુ છે અને મલ્ટીપ્લાઇડ √ 2 એટલે કે તે પીક વેલ્યુ છે અને cosine ટર્મ sin રજૂ કરે છે cosine ને પણ sin માં કન્વર્ટ કરી શકે છે જેને sin કહે છે જેને sin 90o cos કહેવામાં આવે છે તો આને cosine વસ્તુ તરીકે રજૂ કરી રહ્યા છીએ cosine તો હવે મને તે સ્પષ્ટ કરવા દો તેથી તેનો અર્થ એ છે કે આ કિસ્સામાં અગાઉ જોયું છે કે v પહેલેથી જ જોયું છે તે પહેલેથી જ સિંગલ ફેઝ સર્કિટ માટે v v m જોવા મળે છે ચાલો મને તે સ્પષ્ટ કરવા દો v v m તે sin of t છે તેથી v m એ પીક વેલ્યુ છે અને v m √ 2 v rms વેલ્યુ જે સિંગલ ફેઝ સર્કિટ માટે જોવા મળે છે તેથી તે જ વસ્તુ અહીં પણ sin ને બદલે છે તેની રજુઆત cosine દ્વારા કરવામાં આવે છે જેનો અર્થ સમાન છે તેથી આ કિસ્સામાં આ પીક વેલ્યુ √ 2 V છે તેથી Vp ને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે પરંતુ તે rms વેલ્યુ છે તેથી મલ્ટીપ્લાઇડ √ 2 પીક વેલ્યુ છે તેથી આગામી એક તે t 120o હશે જે થ્રી ફેઝ સિસ્ટમ પહેલાની જેમ જ સમજી શકાય તેવું હશે અને c VCN માટે તે √ 2 Vp again cos t 120 o હશે તેથી આ VAN VBN અને VCN નું પ્રતિનિધિત્વ છે તે અહીં Vp max √ 2 Vp પીક વેલ્યુ લખેલું છે તેથી આ 120o અલગ છે અને Vp મેં કહ્યું છે કે તે ફેઝ વોલ્ટેજ ફેઝ વેલ્યુ છે પરંતુ તે rms વેલ્યુ છે તેથી ફેઝ વોલ્ટેજ rms વેલ્યુ છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી હવે એંગલ કરંટ માફ કરશો ઈમ્પેડન્સ Zy Z કહે છે તેથી ફેઝ કરંટ તેમના લેગ બિહાઇન્ડ કોરસ્પોંડિંગ ફેઝ વોલ્ટેજ છે તેથી આ મારો સ્ટાર ઇમ્પિડન્સ Z છે જેને સ્ટાર કનેક્ટેડ લોડનો ઇમ્પિડન્સ કહે છે તેથી તે Z છે તે Z એંગલ છે તે બેલેન્સ છે ફેઝ કરંટ લેગ બિહાઇન્ડ તેમના કોરસ્પોંડિંગ ફેઝ વોલ્ટેજ છે આમ આ Ia ને √ 2 Ip cos t પણ લખી શકે છે આ છે અહીં કરંટ લેગવોલ્ટેજ થશે અહીં વોલ્ટેજ t 120o t 120o છે અને કરંટ આ વોલ્ટેજથી લેગમાં ચાલશે તેથી કરંટને Ia √ 2 Ip તરીકે પણ રજૂ કરી શકાય છે Ip એ કરંટનું rms વેલ્યુ છે જે ફેઝ કરંટ છે તેથી ફેઝ વેલ્યુ મલ્ટીપ્લાઇડ √ 2 છે તેથી આ પીક વેલ્યુ છે અને તે સ્ટાર કનેક્ટેડ છે તેથી Ia √ 2 Ip cos t છે તેથી અહીં જે લખવામાં આવ્યું છે તે Ip ફેઝ કરંટની rms વેલ્યુ છે તેથી Ip √ 2 Ip cos t છે 120o કારણ કે 120o દ્વારા શિફ્ટીંગ થાય છે અને Ic જે √ 2 Ip cos t 120o હશે વોલ્ટેજ માટે તે cos t cos t 120o છે t 120o હતો કારણ કે કરંટ લેગ્સ એંગલ તેથી અહીં રજૂ કરવામાં આવશે અહીં આ સમજી શકાય તેવું છે હવે લોડમાં કુલ ઇન્સ્ટન્ટટેનિયસ પાવર એ થ્રી ફેઝમાં ઇન્સ્ટન્ટટેનિયસ પાવરનો સરવાળો છે તેથી બધા થ્રી ફેઝ છે તેથી જો આમ p p a p b p c VAN Ia VBN Ib VCN i c કરો મારો મતલબ છે કે સર્કિટ મુજબ જો આ રીતે દોરો તો તે કંઈક આના જેવું હશે ધારો કે આ સ્ટાર કનેક્ટેડ છે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે તો આ સ્ટાર કનેક્ટેડ છે તેથી આ અંત છે આ A છે ધારો કે આ B છે આ C છે આ કરંટ Ia છે આને કરંટ Ib કહે છે અને આને કરંટ Ic કહે છે તેથી આ અહીં પછી આ ફેઝ માટે VAN Ia હશે તેવી જ રીતે આ ફેઝ માટે તે VBN Ib હશે આ ફેઝ માટે તે VCN Ic હશે આ પોઈન્ટ N છે તેથી જ તેને VAN Ia v BN Ib VCN Ic બનાવી રહ્યા છીએ મારો મતલબ ફેઝ છે અને જો સબસ્ટિટ્યૂટ Ia Ib Ic અને અહીંથી VAN VBN અને VCN છે જો સબસ્ટિટ્યૂટ અને સિમ્પ્લિફાઇ કરો તો કૃપા કરીને આ કરો તેથી જેમ કે જો આ કરો તો તે આ p 2 Vp Ip સ્વરૂપમાં હશે પછી આ cos t cos t cos t 120o cos t 120o cos t 120o cos t 120o ને સિમ્પ્લિફાઇ કરો મેં છેલ્લે લખ્યું છે પરંતુ આને સિમ્પ્લિફાઇ કરો તેથી મારો મતલબ મેથેમેટિક્સના ટ્રિગોનોમેટ્રીક ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો જેમ કે cos A cos B half cos A B cos A B અને સિમ્પ્લિફાઇ કરો જો આમ કરશો તો તે 3 Vp Ip cos બનશે તેથી આમ બેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમમાં કુલ ઇન્સ્ટન્ટટેનિયસ પાવર કોન્સટન્ટ છે એટલે કે તે ટાઇમ ઇન્વેરિયન્ટ છે તે ટાઇમ ફંકશન નથી તેથી તે ટાઇમ ઇન્વેરિયન્સ છે તેથી તે સિસ્ટમ કોન્સટન્ટ છે તે ટાઇમ સાથે બદલાતું નથી કારણ કે તે દરેક ફેઝનો ઇન્સ્ટન્ટટેનિયસ પાવર છે ઇન્સ્ટન્ટટેનિયસ પાવર માટે દરેક ફેઝને શું કહે છે તે એ છે કે જેમ દરેક ફેઝ માટે દરેક કરે છે થ્રી ફેઝ માટે જો તેને એકસાથે બનાવો તો તે 3 Vp Ip cos હશે તેથી તે ટાઇમથી ઇંડિપેંડેન્ટ છે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે થ્રી ફેઝનો આ એક મુખ્ય ફાયદો છે તેથી લોડ સ્ટાર હોય કે Δ પરિણામો સાચા છે જે પણ હોય સ્ટાર કે Δ આ 3 Vp Ip cos સાચું છે તેથી પાવર જનરેટ કરવા અને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરવા માટેનું આ એક મહત્વનું કારણ છે કારણ કે આ પાવર છે જેને ટાઈમથી ઇંડિપેંડેન્ટ કહેવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે કુલ ઇન્સ્ટન્ટટેનિયસ પાવર ટાઈમથી ઇંડિપેંડેન્ટ હોવાથી Δ કનેક્ટેડ લોડ અથવા સ્ટાર કનેક્ટેડ લોડ માટે પર ફેઝ Pp એવરેજ પાવર P3 હશે કારણ કે તે બેલેન્સ સિસ્ટમ છે તેથી P p ફેઝ પાવર p3 હશે p જે 3 Vp Ip cos હશે તેથી P p ફેઝ માટે Vp Ip cos હશે અને તેવી જ રીતે પર ફેઝ રિએક્ટિવ પાવર Qp 3 Vp Ip sin હશે તેથી પર ફેઝ એપરન્ટ પાવર Sp Vp Ip હશે તેથી cos sin નો કોઈ મલ્ટીપ્લાઇડ નહીં થાય ફક્ત Vp Ip હશે તેથી પર ફેઝ કોમ્પ્લેક્સ પાવર P p jQ p Vp I p કન્જ્યુગેટ હશે આ વસ્તુ સિંગલ ફેઝ માટે પણ સમજાવવામાં આવી છે તેથી અર્થ ખૂબ જ સિમ્પલ છે તેથી કુલ એવરેજ પાવર Pa Pb Pc 3 Pp હશે તેથી તે 3 Vp Ip cos હશે પરંતુ આને √ 3 VL IL cos લોડ તરીકે લખી શકાય છે સ્ટાર કનેક્ટેડ લોડ માટે લાઇન કરંટ ફેઝ કરંટ છે જ્યારે ન્યૂમેરિકલ સોલ્વ કરીશું ત્યારે આ વાત હંમેશા ધ્યાનમાં રહેવી જોઈએ તેથી સ્ટાર કનેક્ટેડ લોડ માટે જે લાઇન કરંટ લાઇન કરંટ ફેઝ કરંટ છે પરંતુ લાઇન વોલ્ટેજ જે લાઇન વોલ્ટેજના √ 3 ટાઈમ ફેઝ વોલ્ટેજ હશે અર્થ એક છે હું કહું છું ધારો કે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે ધારો કે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે આ સ્ટાર કનેક્ટેડ લોડ છે તો આ કિસ્સામાં આ મારો લાઇન કરંટ છે આ મારો લાઇન કરંટ છે તે જ કરંટ આ ફેઝમાં જઈ રહ્યો છે તેથી આ મારો ફેઝ કરંટ છે તેથી લાઈન કરંટ ફેઝ કરંટ છે આ રીતે હું કહી રહ્યો છું અને આ પોઇન્ટ આ પોઇન્ટ N છે આ પોઇન્ટ N છે અને આ તે છે જે કહે છે કે આ મારો v a b અને c છે તેથી મારો VAN વાસ્તવમાં સમજવા માટે આ ફરીથી સ્મોલ n બનાવે છે તેથી તે સ્મોલ n છે તેથી આ પોઇન્ટ VAN છે આ મારો ફેઝ વોલ્ટેજ છે પરંતુ તે માટે લાઇન કહો તો તે Vp કહો કે તે બધા બેલેન્સ છે તેથી તેની મેગ્નિટ્યુડ VAN VBN VCN છે તેથી Vp VAN છે પરંતુ લાઇન ટુ લાઇન વોલ્ટેજ આ છે આ એક છે તેથી આ મારો Vab છે તેથી મેગ્નિટ્યુડ Vab √ 3 ટાઇમ ફેઝ વોલ્ટેજ કે જે √ 3 ટાઇમ VAN છે પરંતુ VAN Vp છે તેથી તે √ 3 ટાઈમ Vp હશે તેથી લાઇન વોલ્ટેજ √ 3 ટાઇમ ફેઝ વોલ્ટેજ છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ જ કારણ છે કે સ્ટાર કનેક્ટેડ લોડ માટે આને IL Ip અને VL √ 3 તરીકે લખી શકાય છે એટલે કે તે ખરેખર 3 Vp Ip cos તરીકે લખી શકાય છે પછી કૌંસમાં √ 3 લખો Vp Ip પછી cos ને શું કહે છે તેથી તે √ 3 હશે મારો મતલબ છે √ 3 Vp લાઈન વોલ્ટેજ તે VL છે અને આ Ip IL છે કારણ કે ફેઝ કરંટ લાઈન કરંટ સ્ટાર સ્ટાર કનેક્ટેડ લોડ છે પછી તે IL હશે પછી cos તેથી આ ટર્મ આ રીતે લખાયેલ છે તેથી તે √ 3 VL IL cos છે તેથી આ સ્ટાર કનેક્ટેડ લોડ માટે છે એવી જ રીતે Δ કનેક્ટેડ લોડ માટે ફરીથી સમજાવવાની જરૂર નથી તેવી જ રીતે તેની સામે લાઈન કરંટ √ 3 ટાઈમ ફેઝ કરંટ કરી શકો છો પરંતુ VL Vp ફક્ત મને તે માટે કરવા દો તો આ મારો Δ કનેક્ટેડ લોડ છે આ મારો Δ કનેક્ટેડ લોડ છે અને આ ફેઝ a ફેઝ b ફેઝ c છે ધારો કે આ a છે આ b છે આ c છે N પોઇન્ટ અહીં સામેલ છે તેથી આ બેલેન્સ છે તો આ મારો લાઇન કરંટ છે અને મેગ્નિટ્યુડ મુજબ આ મારો ફેઝ કરંટ છે તેથી આ મારો Ip મેગ્નિટ્યુડ મુજબનો છે અને તે કિસ્સામાં પછી અહીં લાઈન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તે VAN છે જે ફક્ત આ એક જ વોલ્ટેજ છે તો તે Δ કનેક્ટેડ લોડ પણ છે તેથી લાઇન વોલ્ટેજ V શું કહે છે આ મારો Vab છે આ મારા Vab મૂળભૂત રીતે આ પણ વોલ્ટેજ છે આ સમગ્ર ફેઝ વોલ્ટેજ છે જે લાઇન વોલ્ટેજ સમાન છે તેથી તે Vab Vp મેગ્નિટ્યુડ કહે છે એવી જ રીતે Vbc માટે બધા Vp ફેઝ વોલ્ટેજ છે પરંતુ અહીંની વેલ્યુ અહીં ફેઝ કરંટ છે અને આ લાઇન કરંટ છે તેથી લાઈન કરંટ √ 3 ટાઈમ ફેઝ કરંટ હશે આ અગાઉ પણ જોવા મળ્યું છે તેથી સમાન રીતે તેનો અર્થ થાય છે Δ કનેક્ટેડ લોડ માટે પણ સમાન રીતે માત્ર I L જે √ 3 Ip અને VL Vp લાઈન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ હોવો જોઈએ આને ન્યૂમેરિકલ દૃષ્ટિએંગલથી શું કહેવામાં આવે છે તે ધ્યાનમાં રાખવું પડશે એવી જ રીતે કુલ રિએક્ટિવ પાવર √ 3 VL IL sin છે તેથી કુલ કોમ્પ્લેક્સ પાવર થ્રી ફેઝ હશે તેથી પાવર ફેઝ પાવર Pp j Qp છે તેથી મલ્ટીપ્લાઇડ 3 છે તેથી 3 Pp j Qp 3 Pp j Qp આ એક Pp j Qp લખી શકો છો 3 Vp Ip કન્જ્યુગેટ જોયો છે તેથી તે 3 Vp Vp Zp સમગ્ર કન્જ્યુગેટ હશે તેથી તેનો અર્થ એ છે કે 3 Vp Vp કન્જ્યુગેટ Zp કન્જ્યુગેટ તેથી Vp Vp કન્જ્યુગેટની મેગ્નિટ્યુડ Vp2 હશે કારણ કે જો Vp ધારો કે જો Vp Vp એંગલ ઉદાહરણ તરીકે કહો તો Vp કન્જ્યુગેટ Vp એંગલ હશે તેથી જો આને મલ્ટીપ્લાઇડ કરીએ તો તે Vp અને Vp Vp2 ની મેગ્નિટ્યુડ હશે અને તે છે એંગલ 0 હશે તેથી તે માત્ર Vp2 છે તેથી તે Vp2 3 Vp2 છે અને આ આખી વસ્તુ કન્જ્યુગેટ છે તેથી Vp કન્જ્યુગેટ અહીં ડિવાઇડેડ છે Zp કન્જ્યુગેટ છે તેથી આ Zp કન્જ્યુગેટ છે અને જેને Zp Zp એંગલ કહે છે તેથી Zp Zp એંગલ પછી Zp કન્જ્યુગેટ Zp એંગલ હશે આ મેગ્નિટ્યુડ છે કેટલીકવાર હું આ રીતે લખું છું તે બાર ન મૂકવાને બદલે સમજી શકાય તેવું છે પરંતુ આ મેગ્નિટ્યુડ છે આ એંગલ સમજી શકાય તેવો છે તેથી હવે આમ પર ફેઝ ઈમ્પેડન્સ Zp Zફેઝ Zy અથવા Zp છે આ ખરેખર Zp છે Zp ZΔ તેથી આ 3 Vp 2 Zp કન્જુગેટ છે તેથી હવે હવે P jQ લખી શકો છો તો પછી P jQ √ 3 VL I L એંગલ પણ લખી શકો છો પછી જો તેને બનાવશો તો તે √ 3 VL I L cos j √ 3 VL I L sin હશે તેથી P √ 3 VL I L cos અને Q √ 3 VL I L sin હશે તેથી આ રીતે પણ લખી શકો છો તેથી બીજી બાબત એ છે કે પાવર ડિસ્ટ્રિબ્યુશન માટે થ્રી ફેઝ સિસ્ટમનો બીજો મોટો ફાયદો એ છે કે થ્રી ફેઝ સિસ્ટમ ઓછા પ્રમાણમાં વાયર વાપરે છે તેથી થ્રી ફેઝ સિસ્ટમ જે સમાન લાઇન વોલ્ટેજ VL અને સમાન એબ્સોર્બ પાવર PL માટે સિંગલ ફેઝ સિસ્ટમ કરતાં ઓછા પ્રમાણમાં વાયરનો ઉપયોગ કરે છે તેથી આ તે છે જે તેનો બીજો મોટો ફાયદો કહે છે હવે આ કેવી રીતે થશે સરખામણી કરવી પડશે ઉદાહરણ તરીકે ધારો કે આ કિસ્સાઓની સરખામણી કરો અને ધારો કે વાયરો સિંગલ ફેઝ અથવા થ્રી ફેઝ બંને કેસોમાં સમાન મટેરીઅલમાં છે ધારો કે વાયર સમાન મટેરીઅલના છે તેથી ધારો કે જો સિંગલ ફેઝ સોર્સ લો અને ધારો કે આ ઇનકમિંગ પાથ છે અને આ રીટર્ન પાથ છે તો રઝિસ્ટન્સ R અને R છે તેથી તે બે R હશે અને આ અમારી કૅલ્ક્યુલેશન્સ ખાતર કનેક્ટેડ લોડ છે ઈઝી કૅલ્ક્યુલેશન્સ સમજૂતી ખાતર છે આ લોડ પ્યોર્લી રઝિસ્ટીવ લોડ છે આ એક પ્યોર્લી રઝિસ્ટીવ લોડ છે જો લોડ પ્યોર્લી રઝિસ્ટીવ હોય તો તેનો અર્થ એ છે કે તે યુનિટી પાવર ફેક્ટર લોડ છે કારણ કે Z R j X કહો જો X 0 તો તે પ્યોર્લી રઝિસ્ટીવ લોડ છે અને સમગ્ર લોડમાં વોલ્ટેજને VL કહો કે લોડ વોલ્ટેજ છે સમગ્ર લોડમાં આ વોલ્ટેજ VL છે તેથી આ બે વાયર સિંગલ ફેઝ સિસ્ટમ છે આ ઇનકમિંગ પાથ છે આ રીટર્ન પાથ છે અને અહીં સમાન વાયર રઝિસ્ટન્સ R છે તેથી અહીં R અને લંબાઈ સમાન છે તેથી આ ફિગર 22 છે હવે આ જો થ્રી ફેઝ સિસ્ટમ માટે એ જ વસ્તુ ધારી લો કે થ્રી ફેઝની સિસ્ટમો માટે છે તેથી રઝિસ્ટન્સ R R R છે થ્રી લાઈનો ફેઝ a b c છે આ બાજુ થ્રી ફેઝ બેલેન્સ સોર્સ છે અને આ થ્રી ફેઝ બેલેન્સ લોડ છે અનેએ પણ ધારી રહ્યા છીએ કે તે દરેક માટે છે કે તે સ્ટાર છે કે Δ કોઈ વાંધો નથી પ્યોર્લી રઝિસ્ટીવ લોડ ધારો તેથી લોડનો પાવર ફેક્ટર યુનિટી છે અને અહીં પણ વોલ્ટેજ એક્રોસ Vab કે જેને Vab કહેવામાં આવે છે આ R છે ત્યાં અમુક વોલ્ટેજ હશે પરંતુ તે ફેઝના એક્રોસમાં આ લોડના એક્રોસમાં લાઇન ટુ લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે આ VL એંગલ 0o છે અને આ b ટુ c તે VL એંગલ 120 o કહેવામાં આવે છે જ્યારે લખી રહ્યા છો ત્યારે તે ઇન્સ્ટન્ટટેનિયસ પોલારિટી છે જેનો અર્થ થાય છે મારો Vab VL એંગલ 0o અને Vbc VL એંગલ 120o આ અહીં પણ લખેલું છે આ a થી b છે તેથી આ મૂળભૂત રીતે આ લાઈન છે આ લાઈન છે તેથી મૂળભૂત રીતે તે Vab VL એંગલ 0 Vbc છે પરંતુ કરંટ વહેતો હોવાથી આ મારું Ia છે તેથી અહીં વોલ્ટેજ ડ્રોપ થશે તો આ જે પણ VL હશે તે b કરતાં સહેજ ઓછું હશે તેથી કોઈપણ રીતે આ કિસ્સામાં Vab અથવા Vbc કહેવામાં આવે છે તેમની મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે તેના બરાબર નથી કારણ કે આ રઝિસ્ટન્સ R માં થોડો વોલ્ટેજ ડ્રોપ હશે પરંતુ આમ પણ તેની ચિંતા કરવા જેવું કંઈ નથી તે બતાવશે કે થ્રી ફેઝમાં સિંગલ ફેઝ કરતાં ઓછું મટેરીઅલ વપરાય છે તેથી હવે આ આકૃતિમાંથી આ આકૃતિ ધરાવતી બે વાયર સિંગલ ફેઝ સિસ્ટમ માટે તે IL PL VL હશે તેથી તે રઝિસ્ટીવ લોડ છે જો પાવર એ PL રઝિસ્ટીવ લોડ હોય તો IL એ ખાલી PL VL કહો તેથી તેને AC સિગ્નલ ફેઝ સિસ્ટમ શું કહે છે તેથી જો VL એંગલ 0 પણ લો તો તે માત્ર VL હશે અને તે રઝિસ્ટીવ છે તેથી કોઈ Q નથી તેથી IL PL VL હોવો જોઈએ પછી પાવર પછી આ કરંટ જેને કહે છે તે IL છે પછી પાવર લોસ IL2 2 R હશે કારણ કે અહીં તે R છે અહીં તે R છે જો આને બદલે તો PL2 2 R VL મળશે જે કરવામાં આવ્યું છે તે અહીં કરવામાં આવ્યું છે તેથી 2 R PL2 આ ઇક્વેશન 1 છે હવે થ્રી ફેઝની થ્રી વાયર સિસ્ટમ માટે IL એ Ia મેગ્નિટ્યુડ Ib મેગ્નિટ્યુડ Ic કહો જે PL √ 3 VL હશે કારણ કે તે યુનિટી પાવર ફેક્ટર લોડ છે તેથી √ 3 VL જાણો કે સામાન્ય √ 3 VL કરંટ IL લીધો છે કારણ કે સિંગલ ફેઝ માટે IL લીધો છે તેથી જ તે I L I L cos PL jQ L છે જે ફોર્મ્યુલા PL છે તેથી હવે પ્રશ્ન એ છે કે cos યુનિટી છે કારણ કે રઝિસ્ટીવ લોડ તે રઝિસ્ટીવ લોડ છે તેથી v IL PL ડિવાઇડેડ √ 3 VL હશે તેથી હવે થ્રી વાયરમાં પાવર લોસ I L2 3 R હશે કારણ કે ત્યાં થ્રી લાઇન છે તેથી 3 R છે તેથી તે 3 R PL2 3 VL2 હશે તેથી 3 3 રદ થશે તે R VL2 VL2 હશે તેથી આ ઇક્વેશન 2 છે હવે જો ઇક્વેશન 1 ઇક્વેશન 2 ને ડિવાઇડેડ કરીએ તો PLoss PLoss 2 R R મળશે માત્ર તે કરશો તો તે મળશે હવે જાણો કે R એ જ મટેરીઅલનો ઉપયોગ કરો કે જે વાયર બંને કેસ માટે સમાન મટેરીઅલથી બનેલો છે તેથી R કેપિટલ R એ પ્રથમ કેસ છે જે સિંગલ ફેઝ કેસ છે l r2 ધારી રહ્યા છીએ કે a સિંગલ ફેઝ માટે કંડક્ટરનું રેડિયેશન R છે તેથી તે l r2 હશે એવી જ રીતે થ્રી ફેઝના કેસ માટે R એ l r2 હશે તેથી તેઓ સમાન મટેરીઅલ અને સમાન લંબાઈના છે તેથી rho સમાન રહેશે અને માત્ર રેડિયસ માં ડિફ્રન્સ હશે સિંગલ ફેઝ માટે કહો તે R છે અને થ્રી ફેઝની રેડિયસ માટે R2 R છે તેથી તે આ R R છે R અહીં સબસ્ટિટ્યૂટ R અને આ R અહીં સબસ્ટિટ્યૂટ છે જો સિમ્પ્લિફાઇ કરો તો PLoss PLoss 2 r 2 ડિવાઇડેડ r2 મળશે આ ઇક્વેશન 3 છે જો હવે બંને શું કહેવામાં આવે છે જો સમાન પાવર લોસ બંને સિસ્ટમ માટે ટોલરેટેડ છે જે PLoss PLoss છે જો આમ કરો તો તેનો અર્થ એ કે જો આમ કરીએ તો PLoss PLoss ઇક્વેશન છે તો તે r 2 2 r 2 બનશે તો તેનો અર્થ એ છે કે મારો r 2 r 2 2 છે આ ઇક્વેશન 4 છે હવે તે મટેરીઅલ સિંગલ ફેઝ થ્રી ફેઝ માટે મટેરીઅલ આ વોલ્યુમ છે તેથી કંડક્ટર તેઓ કંડક્ટર છે તે રજૂ કરી શકાય છે જે એક લાંબો વાયર સિલિન્ડર છે તેથી જો લંબાઈ l હોય અને સિંગલ ફેઝ કેસ જો r રેડિયસ હોય તો pi r2 l છે તેથી આને જ વોલ્યુમ કહે છે તે સિલિન્ડર તરીકે લઈ રહ્યું છે કારણ કે ક્રોસ સેક્શન થ્રી ફેઝના કેસ માટે ગોળાકાર ડિવાઇડેડ મટેરીઅલ છે તે બે વાયર સિસ્ટમ છે તેથી 2 pi r2 l જે સિંગલ ફેઝ કેસ માટે છે આ વોલ્યુમ છે અને થ્રી ફેઝ કેસ માટેના મટેરીઅલ માટે તે થ્રી વાયર છે તેથી 3 pi r 2 l આ વોલ્યુમ છે તેથી જો આને સિમ્પ્લિફાઇ બનાવો તો pi pi રદ થશે l l રદ થશે તે 2 3 r 2 r 2 હશે તેથી r 2 r 2 2 તેથી તે 4 3 1 એટલે કે સિંગલ ફેઝ વાયર માટેનું મટેરીઅલ જે ખરેખર વોલ્યુમ 1 333 થ્રી ફેઝ માટે મટેરીઅલ છે પછી જો સમાન પાવર લોસ માટે સિંગલ ફેઝ તે જ પાવર લોસ માટે કંડક્ટરનું વોલ્યુમ થ્રી ફેઝ કરતા 33 3 ટકા વધુ છે તેથી જ થ્રી ફેઝ થ્રી વાયરમાં બેનિફિટ છે જે બેનિફિશિયલ બનાવે છે તેથી આ વિચાર છે તો હવે એક ઉદાહરણ લો મારો મતલબ ઉદાહરણ તરીકે ઉદાહરણ 2 જુઓ એ જ ઉદાહરણ 2 જુઓ સોર્સ અને લોડ ઉપર કુલ એવરેજ પાવર રિએક્ટિવ પાવર અને કોમ્પ્લેક્સ પાવર નક્કી કરવો પડશે તેથી જો મારો મતલબ એ છે કે હું ઉદાહરણ 2 ઉપર નથી જતો પરંતુ ફક્ત તેના ઉપર જઈશ તે ઉદાહરણ 2 ઉપર પાછા જાઓ તેથી આ કિસ્સામાં શું થશે સિસ્ટમ બેલેન્સ છે અને તે સિંગલ ફેઝને ધ્યાનમાં લેવા માટે પૂરતું છે તેથી સિસ્ટમ બેલેન્સ છે તેથી સિંગલ ફેઝ એનાલિસીસ પૂરતું છે તેથી ફેઝ a માટે ફેઝ વોલ્ટેજ 110 એંગલ ઉપર VAN છે આ આપેલ છે અને આ I p ફેઝ કરંટ પણ લાઇન કરંટ છે 6 81 એન્ગલ 21 8 ની પણ ગણતરી કરી છે ત્યાં આ બધી વસ્તુઓની ગણતરી છે હવે સોર્સ ઉપર તેથી Ss એટલે કે S સફિક્સ s સ્મોલ s એટલે સોર્સ 3 Vp Ip કન્જ્યુગેટ છે કારણ કે થ્રી ફેઝ સિસ્ટમ Vp Ip કન્જ્યુગેટ 3 છે તેથી જો આમ કરીએ તો આ મારો Vp છે અને આ Ip કન્જ્યુગેટ છે Ip 6 81 છે તેથી Ip કન્જ્યુગેટ 6 81 એંગલ 21 તેથી તે 3 Vp Ip કન્જુગેટ જે 2087 j 834 6 વોલ્ટ એમ્પીયર લોડ હશે જ્યારે તે બનાવી રહ્યા હોય ત્યારે આ મારો વોટ છે આ વાસ્તવમાં વોટ છે અને આ મારી var છે તેથી મૂળભૂત રીતે જ્યારે આ સ્વરૂપમાં કરો છો ત્યારે watt var આ એક વોલ્ટ એમ્પીયર હોઈ શકે છે ઉદાહરણ તરીકે ધારો કે જો P 30 વોટ કહો અને Q 20 var લખો તો તે બરાબર છે પરંતુ જ્યારે આ ફોર્મમાં P jQ 30 j 20 લખો ત્યારે તે વોલ્ટ એમ્પીયર હશે તેથી આ એક સાથે હશે જ્યારે આને ફોર્મમાં લખો ત્યારે મારો મતલબ છે કે P jQ ફોર્મ તે વોલ્ટ એમ્પીયર હશે પરંતુ આ એક વોટ છે અને આ એક var છે કારણ કે જો તેની મેગ્નિટ્યુડ લો તો તે વોલ્ટ એમ્પીયર હશે તેથી જ VA લખો તેથી આ કિસ્સામાં પૂરો પાડવામાં આવેલ વાસ્તવિક પાવર 2087 વોટ છે અને રિએક્ટિવ પાવર 834 6 var છે હવે તે ઉદાહરણ 2 જુઓ તે ખૂબ જ સિમ્પલ ડેટા છે જે બધું આપવામાં આવ્યું છે તેથી લોડ ઉપર કોમ્પ્લેક્સ પાવર એબ્સોર્બ થાય છે તેથી લોડ S 3 I p 2 Zp છે જો તે બેલેન્સ સિસ્ટમ હોય તો Ip2 Zp પર ફેઝ 3 છે તેથી આ લખી શકે છે તેથી Zp ને 10 j 8 Ω આપવામાં આવે છે જે 12 81 એંગલ 38 66o છે તેથી તે 3 છ પોઇન્ટ કરંટ મેગ્નિટ્યુડ 6 81 છે તેથી 3 6 81 2 10 j 8 છે તેથી આ વોલ્ટ એમ્પીયર છે તેથી આ લોડ S 1398 j 1113 વોલ્ટ એમ્પીયર લખી શકે છે તેથી આ કિસ્સામાં એબ્સોર્બ વાસ્તવિક પાવર 1392 વોટ છે અને રિએક્ટિવ પાવર 1113 var છે અને જો કુલ બનાવવામાં આવે તો તે વોલ્ટ એમ્પીયર હશે આ વોટ છે આ var છે તેથી બે કોમ્પ્લેક્સ પાવર વચ્ચેનો ડિફ્રન્સ એ પાવર એબ્સોર્બ લાઈન ઈમ્પેડન્સ છે જે પાવર લોસ છે તેથી પાવર એબ્સોર્બ લાઇન તે 3 કરંટ2 મેગ્નિટ્યુડ 6 812 છે અને લાઈન ઈમ્પેડન્સ 5 j 2 છે તેથી તે 695 6 j 278 3 આવે છે તેથી જ્યારે તે છે એટલે કે તે કેપેસિટીવ છે તે કેપેસિટીવ છે જેને ઈમ્પેડન્સ કેપેસિટીવ કહેવાય છે તેથી આ વાસ્તવિક પાવર એબ્સોર્બ લાઈન 695 6 વોટ છે જેનો અર્થ છે આ એક છે અને રિએક્ટિવ પાવર એબ્સોર્બ લાઈન છે 278 3 var છે હવે આગામી અનબેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમ છે માત્ર એક કે બે અથવા હું માત્ર હાફ પેજ કહીશ ધારો કે આ લોડ ધારો કે એંગલ્સ ઘણી વસ્તુઓ છે Z a Z b Z c તે અલગ હોઈ શકે છે મેગ્નિટ્યુડ અલગ હોઈ શકે છે એંગલ અલગ હોઈ શકે છે તેવી જ રીતે વોલ્ટેજ Vab V c c a આ બધી વસ્તુઓ અલગ હોઈ શકે છે મારો મતલબ જો કોઈ થોડું અલગ હોય તો તે અનબેલેન્સ સિસ્ટમ છે તેથી અનબેલેન્સ સિસ્ટમના કિસ્સામાં Ia અહીં કરંટ કહો આ કરંટ તે છે જેને આ કરંટ કહે છે આ Ia કરંટ છે તેથી આ કરંટ Ia છે તેથી તે આ Ia ફેઝમાં જઈ રહ્યું છે તેવી જ રીતે આ વસ્તુ માટે Ib અને તેવી જ રીતે અહીં માટે તે Ic છે અને આ તે ન્યુટ્રલ પોઇન્ટ N છે અને આ છે Z a Z b Z c અને આ ફેઝ વોલ્ટેજ VAN VBN અને VCN છે તેથી અનબેલેન્સ સિસ્ટમ ફેઝ વોલ્ટેજ પણ અનબેલેન્સ હોઈ શકે છે તેથી Ia VAN ZA Ib V BN ZB અને આ સ્ટાર કનેક્ટેડ છે લોડ છે અને આ સ્ટાર કનેક્ટેડ લોડ છે તેથી Ic VCN ZC છે હવે જો અહીં KCL એપ્લાય કરીએ તો તે In Ia Ib i c 0 હશે તેનો અર્થ એ છે કે મારો In Ia Ib Ic તે જ છે અહીં લખેલ છે તેને પાછળ રાખો તેથી તે આ વસ્તુ Ia Ib I c હશે અને તે કિસ્સામાં જો તે અનબેલેન્સ હોય તો આનો અર્થ એ છે કે તો ચાલો મને તે સ્પષ્ટ કરવા દો જેથી તે બધું અનબેલેન્સ સિસ્ટમ માટે થોડો વિચાર છે